તો આપણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ના અલગ અલગ પેટા જૂથના અસ્તિત્વ પર આપણી ચર્ચા કરીશું અને આપણે સામાન્ય પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન માં જોયું કે તે પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ અને પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ નું પેટા ગ્રુપ એ ગ્રુપ કોલ પર આધાર રાખે છે આ લાક્ષણિકતા એ છે કે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ની છેલ્લી રો 0 0 1અથવા 0 0 1 નું સ્કેલર મલ્ટીપ્લિકેશન હોવું જોઈએ ત્યારબાદ અફાઈન ગ્રુપ નું પેટા ગ્રુપ એ ઈકલીડીયન ગ્રુપ છે જ્યાં ડાબી બાજુ ઉપર નું ટ્રાન્સફોર્મેશન સબ મેટ્રિકસ 2x2 સબ મેટ્રિક્સ ઓર્થોગોનલ હોઈ શકે છે જેનો મતલબ તમે રો નો ડોટ પ્રોડક્ટ બે અલગ અલગ રો વચ્ચેથી લો તો તે 0 હોઈ શકે અને સેલ્ફ ડોટ પ્રોડક્ટ 0 સિવાય ની કિંમત હોઈ શકે અને ત્યારબાદ સૌથી નીચે નું સબગ્રુપ તેનો મતલબ કે જે ઈકલીડીયન ગ્રુપ ના ખાસ વર્ગ મા છે તેને ઓરિએન્ટેડ ઈકલીડીયન ગ્રુપ કહેવામાં આવે છેજ્યારે આપણે આ ઓળખો ગોંડલ સબ મેટ્રિક્સ ને 1 બરાબર નક્કી કરીએ છીએ તેથી આ બધા અલગ અલગ પ્રકારના ગૃહ અને સબ ગ્રુપ છે જે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન માં હાજર હોય છે આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ના ગ્રુપ માંછે હવે ચાલો આપણે વાત પર ચર્ચા કરીએ કે કયા અલગ પ્રકાર ની પ્રોપર્ટી ત્યાં દરેક ગ્રુપમાં હશે તો પેરેન્ટ્ ગ્રુપ મા જે પ્રોજેક્ટિવ ગ્રુપ છે તે આ સ્વરૂપમાં દર્શાવાય છે તમે તે જોઈ શકો છો કે આ 3x3 મેટ્રિક છે પરંતુ આપણે તેને સબ મેટ્રિકસ દ્વારા રજુ કરીએ છીએ જ્યાં A 2x2 નો સબ મેટ્રિક છે તેથી આ 2x2 સબ મેટ્રિક છે અને t એ 21 કોલમ વેક્ટર છે આપણે જોઈ ગયા કે કેવી રીતે V પોતાનું કોલમ વેક્ટર v v T 1 2 રજૂ કરી શકે છે તેથી V T એ 1 2 હોઈ શકે છે અને આ v એ માત્ર એક સ્કેલર જથ્થો છે તમે જોઈ શકો છો કે આ 3x3 મેટ્રિક્સ છે તો આ સામાન્ય પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ જેની આપણે પહેલા ચર્ચા કરી હતી અહીં આપણે જોયું કે એના કેટલાક લાક્ષણિક ઉદાહરણો લંબચોરસ અથવા સમાંતર નું ટ્રાન્સફોર્મેશન અહીં બતાવવામાં આવ્યું છે તેમાંના કેટલાક આકાર તમે આકારો જોઈ શકો છો તે આ ચોક્કસ ટ્રાન્સફોર્મેશન માં સમાંતરતા જાળવી શકતા નથી સામાન્ય રીતે એ જરૂરી નથી કે તેઓ સમાનતરતા સાચવે તેથી સ્વતંત્રતાની ડિગ્રી તેનો અર્થ એ કે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ માં રહેલા સ્વતંત્ર પેરામીટર 8 છે જ્યા 2 સ્કેલ છે 2 રોટેશન છે 2 ટ્રાન્સલેશન છે અને 2 પેરામીટર અનંત પર વાક્યો માટે છે જ્યારે આપણે આ મેટ્રિક્સ ને અલગ કરશુ ત્યારે આપણે જોઇશું કે આપણે તેને પેરામીટર માં અલગ કરીએ છીએ તે પાછળથી સ્પષ્ટ થશે જ્યારે હું મેટ્રિક ની ચર્ચા કરીશ ત્યારે તો ચાલો આપણે તેની સ્વતંત્રતા ની ડીગ્રી 88 લઈએ એટલે કે 8 પરિમાણો જેના દ્વારા તમે આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નું વર્ણન કરી શકો છો

અને આ બીજી એક રસપ્રદ પ્રોપર્ટી છે જે અહીંયા દર્શાવેલ છે તેનો મતલબ તમે કોઈપણ આઇડલ પોઇન્ટ ટ્રાન્સફર કરો તો તમે આ આઇડલ પોઇન્ટ ના ત્રીજા કોર્ડીનેટ ને નોંધી શકો છો જે અહીં 0 હશે તેથી આઇડલ પોઇન્ટ નું ટ્રાન્સફોર્મેશન તમને હંમેશા આઇડલ પોઇન્ટ આપી શકશે નહીં કારણકે ત્રીજો કોર્ડીનેટ v1x1 v2x2 છે જે 0 સીવાય ની કિંમત હોઈ શકે તેનો મતલબ આ ટ્રાન્સફોર્મ પ્રોજેક્ટિવ સ્પેસમાં આ બિંદુ મર્યાદિત બિંદુ છે આ કારણથી આ ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં અનંત સુધી ની લાઈન આમાં મર્યાદિત થાય છે ટ્રાન્સફોર્મેશન માં આ એક વેનીસિંગ લાઈન છે અને ટ્રાન્સફોર્મેશન પછી તે તમને વેનીસિંગ પોઇન્ટ નું અવલોકન કરવાની પરવાનગી આપે છે તો એવી કઈ પ્રોપર્ટી છે જે ટ્રાન્સફોર્મેશન બાદ પણ સંરક્ષિત છે તેમની સહમતતા તેનો મતલબ જો તમે સીધી 3 રેખા મેળવો જે સહવર્તી હોય ટ્રાન્સફોર્મેશન પછી તમે તે બધી જ રેખાઓ ને મેળવશો તે કો લીનીયારીટી સાચવે છે તે કોઈપણ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી માની શ્રેષ્ઠ પ્રોપર્ટી છે વ્યાખ્યામાંથી કો લીનીયારીટી સાચવવી પડે છે તે સંપર્ક નો ક્રમ સાચવે છે તે ગુણોત્તર પ્રમાણ છે જે ક્રોસ રેશીયો સાચવે છે ચાલો હું આ ક્રોસ રેસિયો ને વધુ સમજાવું તમે ક્રોસ રેશીયો ને કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો સીધી રેખા પર રહેલા ચાર બિંદુઓને આપણે ધ્યાનમાં લઈએ તેથી આપણે ગુણોત્તર ધ્યાનમાં લઇ શકીએ ક્રોસ રેશીયો ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ગુણોત્તર નો પણ ગુણોત્તર છે તો તમે | 1 2 X X and | 2 4 X X ની વચ્ચે ના રેશીયો ની લંબાઈ જોઈ શકો છો તેથી આ તેનો ગુણોત્તર છે અંક નો રેશીયો આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે રેશીયોની લંબાઈ | 1 2 X X અને | 2 4 X X ની વચ્ચે અને બીજા રેશીયો ની લંબાઈ | 1 3 X X and | 3 4 X X છે તેથી આ બે રેશીયો ના રેશીયો એ ક્રોસ રેશીયો વ્યાખ્યાયિત કરે છે અને જો તમે આ બિંદુ ને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન લાગુ કર્યા બાદ ટ્રાન્સફોર્મ કરો તો પહેલી વાત કે તે કો લીનીયર છે અને જેમ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી હોય તેવીજ રીતે અને તે બધા જ એક ક્રમ ને અનુસરશે જે અહીં સચવાય છે અને ત્યારબાદ આ ક્રોસ રેશીયો ની ગણતરી સમાન રીતે થશે તમે તે ક્રોસ રેશીયો મેળવશો અને આ ક્રોસ રેશીયો સમાન જ હશે તે આ ચોક્કસ ટ્રાન્સફોર્મેશન માં એક પ્રકારનો બિન અનૂસંગિક છે તો ચાલો આપણે અફાઈન ગ્રુપ ની પ્રોપર્ટી ને ધ્યાનમાં લઈએ જેમ આપણે આગળ જોયું અથવા ચર્ચા કરી તેવી રીતે અફાઈન ટ્રાન્સફોર્મેશન ની ત્રીજી રો વેકટર સ્વરૂપમાં હશે અથવા તમે તેનો ગુણાકાર બીજા કોઈપણ સ્કેલર દ્વારા કરી શકો છો મેં ચિત્ર સ્વરૂપે પણ બતાવ્યું છે કે કેવી રીતે સમાંતરતા જ્યારે તે અફાઈન ટ્રાન્સફોર્મ લાગુ કર્યા બાદ ટ્રાન્સફર થાય છે હજુ પણ ત્યાં સમાંતરતા હશે તેનો મતલબ આમાંનો એક ટ્રાન્સફોર્મેશન એ સમાંતર રેખા હોવી જોઈએ અફાઈન ટ્રાન્સફોર્મેશન પછી સમાંતર રેખા હજુ પણ સમાંતર રહેશે અને આપણી પાસે કેટલી સ્વતંત્રતાની ડિગ્રી છે તમારી પાસે ફક્ત તમે જ ગણી શકો છો કે ત્યાં 6 તત્વો છે ત્યાં 6 સ્વતંત્ર પેરામીટર છે અને આગળ આ મેટ્રિક A ઓપરેશનમાં અલગ પડશે જેમ તમે તેને અનુરૂપ એક્સિસ દિશામાં લંબ અલગ થશે તેથી તમે વિરૂપતા નો મતલબ લાગુ કરો છોતમારે રોટેશન લાગુ કરવાની ફરજીયાત છે જ્યાં વિરૂપતા લાગુ કરેલી હોય અને ત્યારબાદ તમે આ વિરૂપતા ને બે દિશાઓમાં લંબુ લાગુ કરેલ હોય તે ડાયાગોંનલ મેટ્રિકસ છે તેથી અહીં તમે બે સ્કેલનો ઉપયોગ કરીને વિરૂપતા લાગુ કરો છો તેથી જો તમારા કોઓર્ડીનેટ સંમેલન ને બદલે તે સુધારાત્મક વિચારણા હોય છે તમે એક્સિસ ની રજૂઆત અને જાણો છો આપણી પાસે આ ઓબ્લીક એક્સિસ ની રજૂઆત છે તે મને ફરી એક વખત દોરવા દો તેથી તમારી પાસે એક આભાસી કોઓર્ડીનેટ ની રજૂઆત કરી હતીપરંતુ આ ટ્રાન્સફોર્મ સ્પેસમાં તમે બિન આભાસી રજૂઆત કરો છો પરંતુ બધા માપ સમાન હોવા જોઈએ તે બે પાયા ની રેખાઓ છે તેથી હવે તમારા એકમ વિવિધ પરિબળો દ્વારા માપવામાં આવે છે ત્યાં તે રીતે લાગુ કરતી વખતે કોર્ડીનેટ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે આ સાથે અફાઈન ટ્રાન્સફોર્મેશન દ્વારા તમે કોઓર્ડીનેટ અક્ષને ફેરવી શકો છો જે બીજું પરિમાણ છે ARRDR તો તમે જોઈ શકો છો કે ત્યાં ચાર સ્વતંત્ર પેરામીટર છે A માં એક ખૂણો છે અને આ બે સ્કેલ ફેક્ટર અને ત્યારબાદ ફરી મેત પાછા ફરશો અને પછી તમે પરિભ્રમણ લાગુ કરશો તેથી આ કારણથી તમે કોર્ડીનેટ ટ્રાન્સફોર્મેશન માટે A માંથી એ કાઉન્ટ કરી શકો અને બીજું તમે શું કરી શકો તમે મૂળ અનુવાદ કરો ત્યારે પણ તમે ભાષાંતર કરી રહ્યા છો તેથી બીજા બે સ્વતંત્ર પેરામીટર તેથી ત્યાં બે ટ્રાન્સલેશન પેરામીટર છે 2 પરિભ્રમણ પેરામીટર 2 સ્કેલ પેરામીટર છે તેથી તે બે રીત છે તે રીતે જેની ચર્ચા આપણે પાછળના વિષયમાં કરી હતી અને તે પેરામીટર ચોક્કસ અફાઈન ટ્રાન્સફોર્મેશન માં છે તો ફક્ત સારાંશ કાઢવા માટે તમારી પાસે છ સ્વતંત્ર પેરામીટર છે અને ફરી એક વખત જો હું આઇડલ પોઇન્ટ પર અફાઈન ટ્રાન્સફોર્મેશન લાગુ કરું તો તમે જોઈ શકો છો કે તે હજુ પણ આઇડલ રહેશે કારણ કે તમારો સ્કેલ ફેક્ટર હજુ પણ 0 છે જેનો મતલબ તમારી સમાંતર રેખાઓ હજુ પણ સમાંતર જ રહેશે કારણ કે ટ્રાન્સફોર્મેશન પછી આંતરછેદ બિંદુ પણ આઇડલ પોઇન્ટ હશે તેથી અનંત પરની રેખા અનંત પર રહેશે તેથી અનંત પર ની રેખા આ ચોક્કસ ટ્રાન્સફોર્મેશન માં એક ઇનવેરિયાંટ રહેશે તેથી અફાઈન ગ્રુપના ઇન્ટરવલ શું હશે સમાંતરતાઅને ત્યારબાદ સમાંતર રેખા પર લંબાઈ રેસિયો ઉદાહરણ તરીકે મધ્યબિંદુ અને ત્યારબાદ વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન ઉદાહરણ તરીકે સેન્ટ્રોઈડસ તેથી તે બધા જ અચલ તરીકે રહેશે અને અનંત પર ની લાઈન જે એક મુખ્ય પ્રોપર્ટી છે તે અનંત પર ની લાઈન હજુ પણ તેમજ રહેશે તેથી જો તમે અનંત પરની લાઈન ટ્રાન્સફોર્મ કરો તો તે વેક્ટર દ્વારા રજૂ થશે અને ત્યારબાદ તમે હજુ પણ અનુરૂપ ટ્રાન્સફોર્મેશન તરીકે મેળવશો જેથી તેનો મતલબ હું ઓપરેશન કરું તો આ અંતર પરની રેખા અને ત્યારબાદ તેનો ગુણાકાર મેટ્રિકસ TA H સાથે થશે જે આ ચોક્કસ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ના વ્યસ્ત નો ટ્રાન્સપોઝ છે તેનો ગુણાકાર સ્કેલ ફેક્ટર સાથે થઈ શકે છે પરંતુ આ અનંત પર ની રેખા સ્વરૂપે તરીકે રજૂ થાય છે તેથી ઇમ્પ્લીકેશન નો મતલબ કે ટ્રાન્સફોર્મેશન બાદ બધા જ વેનિસિંગ પોઇન્ટ હજુ પણ પર હશે જેનો મતલબ કે તે બધા જ આઇડલ પોઇન્ટ છે અને તેનો મતલબ ટ્રાન્સફોર્મેશન બાદ બધી જ સમાંતર રેખાઓ હજુ પણ સમાંતર રહેશે જે અફાઈન ગ્રુપની ખૂબ જ રસપ્રદ માની એક પ્રોપર્ટી છે યુકલીડીયન ગ્રુપ જેની આપણે ચર્ચા કરી હતી તે સમાનતરતા ગ્રુપ તરીકે ઓળખાય છે કારણ કે તે ત્રિકોણની સમાંતર તા પ્રોપર્ટીને જાળવી રાખે છે જ્યારે ત્રિકોણ ની બધી જ રેખાઓ સમાંતર હોય તેમનો રેશિયો આપેલી રેખાઓ માં સચવાયેલો હોય છે તેથી આ વિષયમાં અંતર નો રેશિયો સચવાયેલ છે જેથી આ કારણે તેને સમાંતરતા નું ગ્રુપ કહેવાય છે અને તેનું ચોક્કસ સ્ટ્રક્ચર આ સ્વરૂપમાં આપેલું હોય છે તમે તે જોઈ શકો છો કે ક 2x2 અનુરૂપ મેટ્રિક સરળતાથી વિઘટન દ્વારા રજૂ થાય છે તેનો મતલબ આ ઓર્થોનોર્મલ મેટ્રિકસ R નું સ્કેલર મલ્ટીપ્લિકેશન છે જ્યાં RT R એ આઇડેન્ટીટી મેટ્રિક્સ ને સમાન છે તો આ આઇડેન્ટીટી મેટ્રિક્સ જેનો મતલબ તે આ 1 0 0 1 હોઈ શકે છે મતલબ કે R ઓર્થોનોર્મલ મેટ્રિક છે અને T એ ફરી એક વખત 2 x 1 કોલમ વેક્ટર છે અને તેથીજ આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ એ અફાઈન મેટ્રિક છે તેના બધાથી ઉપર તેમની પાસે આ અવરોધો છે કે જે આ ચોક્કસ પ્રોપર્ટીને સંતોષે છે જે ઓર્થોગોંનલ સ્વરૂપે 2 x 2 સબમેટ્રિક્સ આપે છે તેથી આ વિષય માં તમારી પાસે ચાર સ્વતંત્ર પેરામીટર છે જેમાંનો એક સ્કેલ માટે છે અને બીજો પરિભ્રમણ માટે છે તમે આભાસી અક્ષ લઈ શકો છો પરંતુ તમે આ અક્ષ નો અભિગમ આ બે પેરામીટર દ્વારા બદલાવી શકો છો જે ટ્રાન્સલેશન માટે છે તો ત્યાં બીજી એક રસપ્રદ પ્રોપર્ટી છે ત્યાં બે ખાસ બિંદુઓ જે આ સ્વરૂપમાં આપ્યા છે તેથી વાસ્તવિક સ્પેસ ની જગ્યા એ તમે કૉમ્પ્લેક્સ કો ઓર્ડીનેટર સિસ્ટમ સાથે પ્રોજેક્ટિવ સ્પેસ ને ધ્યાન માં લો તો આપણી પાસે અને એ રજૂઆત રહેશે તેથી તેમાંના એક એક્સિસ ને કાલ્પનિક એક્સિસ તરીકે લઈએ અને તે એક રજૂઆત છે જેમાં 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ પણ સીમ્પલ કોમ્પ્લેક્સ નંબર દ્વારા પણ રજુ થાય છે અને આ બિંદુઓ રસપ્રદ છે કારણકે જો તમે આ બિંદુ પર કોઈપણ સમાન ટ્રાન્સફોર્મેશન લાગુ કરો તો તમે મેળવશો કે તે હજુ પણ સમાન બિંદુ રહે છે જેનો મતલબ જો હું ચોક્કસ બિંદુ પર સમાન ટ્રાન્સફોર્મેશન લાગુ કરું તો મેળવીશ અને ત્યારબાદ તમે ટ્રાન્સફોર્મેશન બિંદુ મેળવશો જે હજુ પણ નો સ્કેલ ફેક્ટર છે જેનો મતલબ આ પ્રોજેક્ટિવ સ્પેસ માં તે ધ્યાનમાં લેવાય છે તે સમાન બિંદુ છે તેનો ફક્ત સ્કેલ ફેક્ટર સાથે ગુણાકાર થયેલો છે તે બીજા બિંદુ J માટે ખરું છે તેથી આ બધા આ ટ્રાન્સફોર્મેશન ના અચલ છે આપણે આગળ તેમાં ઉપયોગી પ્રોપર્ટી છે જે આ પ્રકાર ની ગણતરી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે આ બધી વસ્તુઓ કેજે સમાન ટ્રાન્સફોર્મેશન માં અચલ છે તે લંબાઈ નો ખૂણો અને વર્તુળ ના બિંદુ ના ગુણોત્તર નાના પ્રમાણમાં છે તમારે બીજા બધા જ અચલને ધ્યાનમાં લેવાની જરૂર છે જે આપણે આગળ અફાઈન ગ્રુપ અને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ગ્રુપ માટે જોયા હતા જ્યારથી તેઓ એકબીજાના સંબંધમાં છે જેનો મતલબ આ ટ્રાન્સફોર્મેશન પછી પણ સમાંતર રેખાઓ સમાંતર જ રહેશે અનંત ની રેખા આ ટ્રાન્સફોર્મેશન લાગુ કર્યા બાદ પણ આ રેખા અનંત ની રેખા જ રહેશે તેથી આ બધાજ અચલ ટ્રાન્સફોર્મેશન બાદ પણ ઓરિએન્ટેડ યુકલીડીયન ગ્રુપ કે આઈસોમેટ્રિકસ તરીકે પણ ઓળખાય છે કારણ કે તે અંતર અને બે બિંદુ વચ્ચે ની લંબાઈ ને સાચવે છે અને તમે આ ચોક્કસ માળખાને જોઈ શકો છો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રજૂઆત આ પ્રમાણે હોઈ શકે જ્યાં e ની કિંમત 1 છે એનો મતલબ એવો થાય છે કે જો હું સબ મેટ્રિક્સનો ડીટર્મિનેટ લવ તો તે 1 ને સમાન હોવો જોઈએ તે એક આંતરછેદ પ્રોપર્ટી છે તેથી પેરામીટર ની સંખ્યા જે તમે જોઈ શકો છો તેમ થીટા અને xt અને yt હોવા જોઈએ તેથી આ વિષયમાં પેરામીટર ની સંખ્યા ફક્ત 3 અને તે જ્યારે e ની કિંમત 1 હશે ત્યારે ઓરીયન્ટેશન પ્રિઝરવિંગ હશે અને તેથી ત્યાં ત્રણ સ્વતંત્ર પેરામીટર છે જેમને કહ્યું હતું તે પ્રમાણે 1 પરિભ્રમણ અને 2 અનુવાદ છે અને આ વિષયમાં તમારી પાસે ખાસ અચલ છે જે લંબાઈ સાચવે છે તેથી આ ફક્ત લંબાઈ નો ગુણોત્તર નથી લંબાઈ નો ગુણોત્તર એ સમાનતાના અનુવાદમાં સચવાયેલી છે તે લંબાઈ પણ છે કે જે ખૂણા ને સાચવે છે અને વિસ્તારને પણ સાચવે છે તે આ કારણે આ ટ્રાન્સફોર્મેશન ને આઈસોમેટ્રિ કહે છે જે આ ટ્રાન્સફોર્મેશનનો બીજો પ્રકાર છે અને આ ટ્રાન્સફોર્મેશન એ સમાન ટ્રાન્સફોર્મેશન નું સબગ્રુપ છે અને પ્રોજેઍક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની બધી જ પ્રોપર્ટી અફાઈન ટ્રાન્સફોર્મેશન સમાન ટ્રાન્સફોર્મેશન આ બધી જ પ્રોપર્ટી આઈસોમેટ્રિ ટ્રાન્સફોર્મેશન માટે સાચી નીવડે છે તમારી પાસે આ બીજી ત્રણ પ્રોપર્ટી છે જે અચલ લંબાઈ ખૂણો અને વિસ્તાર છે તો ચાલો પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન માં ડીકમ્પોઝિશન નું એક ઉદાહરણ જોઈએ તો કોઈપણ પ્રોજેક્ટર ટ્રાન્સફોર્મેશન કાસ્કેડ સ્વરૂપે હોય છે અને તેના સ્વરૂપ પણ અહીં આપેલા છે જે તમે આ વિષયમાં શોધી શકો છો તેવી જ રીતે ટ્રાન્સફોર્મેશન ને આવું એક ચોક્કસ માડખુ હોય છે અને ત્યારબાદ આ અફાઈન ટ્રાન્સફોર્મેશન થશે K એક અપર ટ્રાયેંગલ મેટ્રિક છે અને ત્યાં એક ચોક્કસ સ્વરૂપ K1 છે તમારાથી નોંધ લેવી જોઈએ કે K એ ઓર્થોગોનલ સ્વરૂપે નથી પરંતુ તેનો ડીટર્મીનેન્ટ છે તેથી આ કારણે અફાઈન ટ્રાન્સફોર્મેશન અને તમે તેની છેલ્લી રો મા ફરી વખત હશો

અને આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન છે I એક આઇડેન્ટિટી મેટ્રિક્સ 2 x 2 છે અને તેનો બીજો પેરામીટર vT જે 1 x 2 રો વેક્ટર અને આ સ્કેલર કિંમત છે તેથી વાસ્તવિક ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ વચ્ચેનો સંબંધ ડીકમ્પોસ્ડ હોઈ શકે છે તમે ત્રીજી રો જોઈ શકો છો જે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ના ઘટકો રજૂ કરે છે અને A ને આ સ્વરૂપમાં ડીકમ્પોસ્ડ થવું જોઈએ AsRK tvT જે આ ચોક્કસ મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન સ્વરૂપે રજૂ થાય છે તેથી તમે t ને ઓળખો છો તમે vT જાણો છો તેથી હવે તમારે A માંથી tvT ની બાદબાકી કર્યા બાદ આ મેટ્રિકસ નું ડીકમ્પોઝિશન કરવું જોઈએ તેમાંનો એક તમે જોઈ શકો છો R ઓર્થોનોર્મલ છે અને K અપર ટ્રાયેંગલ મેટ્રિકસ છે તેથી મેટ્રિક્સ ડીકમ્પોઝિશન કોઈપણ QR ડીકમ્પોઝિશન મેથડ પર કરી શકાય છે જ્યાં Q કે ઓર્થગોંનલ મેટ્રિકસ અને R એ અપર ટ્રાયેંગલ મેટ્રિકસ અને તે લીનિયર અલજીબ્રા દ્વારા થતી ખૂબ જ માનક પદ્ધતિ છે જે તમે કરી શકો છો અને જો s હકારાત્મક હશે તો તમે આ ડીકમ્પોઝિશન અનન્ય રીતે કરી શકશો જેમ તમે જાણો છો તેવી રીતે જો s હકારાત્મક રહેશે તો તમે તે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશનને જાણો છો તે સ્કેલ ફેકટર છે જે મહત્વની બાબત છે તો અહીં આપણે s નું હકારાત્મક હોવું ફરજિયાત છે તેથી જે તેનો ઉલ્લેખ કર્યો છે તેમ QR ડીકમ્પોઝિશન દ્વારા તમે તેમને અનુરૂપ ઘટકો R અને K મેળવી શકો છો અને આવી રીતે તમે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ મેળવી શકો છો આપણે કોઈપણ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન મેટ્રિકસ ને ડીકમ્પોઝ કરી શકીએ છીએ અને જનરલ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ એ એક ખાસ સ્વરૂપ છે તો મને એક ઉદાહરણ આપવા દો અહીંયા આ સ્વરૂપમાં ટ્રાન્સફોર્મેશન મેટ્રિકસ H આપે તેને ધ્યાનમાં લઈએ અને જો હું ડીકમ્પોઝિશન કરું તો તે કંઈક આવું દેખાશે તેથી અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન નો ભાગ છે જ્યાં આ અનુરૂપ આઇડેન્ટિટી મેટ્રિક્સ 2 x 2 છે આ 1 2 1 કે જે સંપૂર્ણપણે આ ટ્રાન્સફોર્મેશન ની છેલ્લી રો દ્વારા વ્યાખ્યાયિત થાય છે અને ત્યારબાદ સમાનતા મેટ્રિક્સ માં તેઓ સીધું જ અનુરૂપ ટ્રાન્સફોર્મેશન પેરામીટર નો ઉપયોગ કરે છે અને આનો ઉપયોગ કર્યા બાદ તમે A નું મેટ્રિક્સ ડીકમ્પોઝિશન અને તમે તેને અનુરૂપ સમાન મેટ્રિકસ અને અફાઈન મેટ્રિક્સ મેળવશો તો આ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે મેટ્રિકસ ડીકમ્પોઝિશન ચોક્કસ રચનાનાં વિવિધ પરિવર્તન ની શ્રેણી તરીકે રૂપાંતર થઈ શકે છે તેથી આ ચોક્કસ પ્રોપર્ટી ઇમેજની સુધારણા કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેને રેક્ટિફીકેશન પ્રોસેસ કહેવાય છે હવે મને સમજાવા દો કે આ રેક્ટિફીકેશન પ્રોસેસ નો મતલબ શું છે તમે અહિ ધ્યાનમાં લઈ શકો છો કે અહીંયા એક ઈમેજ છે જેનું અવલોકન આ સ્વરૂપમાં થાય છે જે પ્લાન માં અપાયેલું છે તેથી તમારે એ અવલોકન કરવાનું છે કે તમે તેની બાજુઓ જોઈ શકો તેઓ ટ્રાન્સફોર્મેશન ના કારણે સમાંતર દેખાતી નથી તેનો મતલબ ધારો કે ખરેખર વાસ્તવિક સ્પેસમાં તમારી પાસે એક લંબચોરસ છે તમારી પાસે આ ચોક્કસ ઉદાહરણ માં એક ચોરસ છે અને તેમ છતાં પણ 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન લાગુ કર્યા બાદ તેમને એક ચતુષ્કોણ મળશે જ્યાં સમાંતર રેખાઓ વાસ્તવિક સ્પેસ માં હશે તે વેનીસિંગ બિંદુ પર મળશે અને આ ટ્રાન્સફોર્મેશન બાદ તમે વેનીસિંગ લાઈન મેળવી શકશો તેથી એમાંનું એક કાર્ય એવું છે કે કેવી રીતે મોટાભાગે સમાંતર રેખાઓ બનાવવી આપણા અનુભવ પ્રમાણે નક્કી કરી શકીએ કે કઈ સમાંતર છે અને કેવી રીતે તેમને બીજું ટ્રાન્સફોર્મેશન p H લાગુ કરીને ફરીવાર સમાંતર બનાવી શકાય જેનો મતલબ ટ્રાન્સફોર્મેશન બાદ મને ઓછામાં ઓછી 2 સમાંતર રેખાઓ મળશે તે મને ખરેખર વાસ્તવિક ચોરસ આકાર આપશે જ્યાં લંબચોરસ ની પ્રોપર્ટી સચવાયેલી હશે નહીં પરંતુ હજુ પણ આપણે તે બાજુઓની સમાંતરતા મેળવશું તેથી આ પ્રક્રિયાને રેક્ટિફીકેશન પ્રોસેસ કહેવાય છે તેથી આપણે આ ટ્રાન્સફોર્મેશન ની ગણતરી કરવાનો પ્રયાસ કરી તે અનુરૂપ બાજુઓ આપશે હવે તમારે તે નોંધવું જોઇએ કે ટ્રાન્સફોર્મેશન વાસ્તવિક સ્પેસ માંથી 1 થી 3 હોય છે જે અફાઈન ટ્રાન્સફોર્મેશન છે જોકે આ ટ્રાન્સફોર્મેશન એ એક સામાન્ય પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન p H છે ફરી વખત p H પણ સામાન્ય પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન છે તેથી તમને તે જોવાનું પસંદ આવશે કે કેવી રીતે આપણે આ p H p H ની ગણતરી કરી શકીએ છીએ ધારો કે તમે ટ્રાન્સફોર્મેશન સ્પેસ માં વેનિસિગ લાઇન મેળવો છો અને જે અહીં આ સ્વરૂપમાં આ વેક્ટર દ્વારા રજુ થાય છે અને ત્યારબાદ તમે આ સ્વરૂપમાં ટ્રાન્સફોર્મેશન ને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તમે જોઈ શકો છો કે આ જનરલ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન છે કારણકે છેલ્લી રો 0 0 1 નથી પરંતુ A H અફાઈન ટ્રાન્સફોર્મેશન છે તેથી તે કોઈપણ અફાઈન ટ્રાન્સફોર્મેશન છે તેથી જો હું આ મેટ્રિક્સનો ગુણાકાર કોઈપણ અફાઈન ટ્રાન્સફોર્મેશન સાથે કરું તો હજુ પણ આપણે સામાન્ય પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન મેળવીશું આ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી એ છે જો હું આ વેનિસિંગ લાઈનને ટ્રાન્સફોર્મ કરું તો હું અનંત પરની લાઇન મેળવી જે ખૂબ જ રસપ્રદ છે તેનો મતલબ તમારી પાસે જે પણ વેનીસિંગ પોઇન્ટ છે હવે તેઓ બધા આ ટ્રાન્સફોર્મેશન પછી આઇડલ પોઇન્ટ p H બનશે જેનો મતલબ આ રેખા હવે ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં સમાંતર રેખા તરીકે દેખાય છે તેથી આ એક સારી પદ્ધતિ છે જેના દ્વારા તમે આ બાજુઓ ને સમાંતર બનાવી શકો છો અને આ રીતે આપણે સુધારણા કરી શકીએ છીએ તેથી હવે મને આ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો લેવા દો તો પહેલા મને એક ચિત્રાત્મક ઉદાહરણ આપવા દો જેમાં કેવી રીતે આ ગણતરી ની પ્રક્રિયા થાય છે તે જોઈએ જો તમે એક ઇનપુટ ઇમેજ લો જ્યાં તમે જોઈ શકો કે બાજુઓ સમાંતર ના હોય મોટા ભાગે સમાંતર બાજુ ઓ કોઈ ચોક્કસ ઈમેજમાં કોઈ મર્યાદિત બિંદુ પર મળે છે તેથી તમે આવી બે સમાંતર રેખા પસંદ કરો તેમની દરેક તમને એક વેનીસિંગ બિંદુ આપશે તેથી આ બે વેનીસિંગ બિંદુ વડે તમે વેનીસિંગ લાઈન મેળવશો તેથી તમે વેનીસિંગ લાઈન ની અનુરૂપ રજૂઆત જોઈ શકો છો જે અનંત પરની રેખાનું ટ્રાન્સફોર્મેશન છે અને ત્યાંથી તમે અનુરૂપ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની ગણતરી કરી શકો છો તે આ ગણતરી કંઈક આવી હશે તો તમે આ રેખાઓ l3 અને l4 નો ક્રોસ પ્રોડક્ટ લો તેથી તે તમને 2 v સમાનતા સાથે l1 અને l2 ક્રોસ પ્રોડક્ટ આપશે એ તમને v1 અને ત્યારબાદ 1 2 v v આપશે જે અનંત પરની અનુરૂપ રેખા કે જે મર્યાદિત રેખા છે તે વેનીસિંગ લાઈન છે અને ત્યારથી હું ટ્રાન્સફોર્મેશન લાગુ કરું તો એક ઉદાહરણ છે જ્યાં તમે બાજુઓ શોધી શકો અને તે અનુરૂપ ટ્રાન્સફોર્મેશન ને સમાંતર હોય તે ચોરસ અથવા લંબચોરસ થવી જોઈએ નહીં પરંતુ ઓછામાં ઓછું તેઓ સમાંતર હોવી જોઈએ તેથી આપણે બીજા ઉદાહરણ સાથે ચાલુ રાખીશું તો આ એક ચોક્કસ ઉદાહરણ લો અહીં તમારી પાસે એક ઇમેજ છે અને તમે તે જોઈ શકો છો કે તે ઇમેજની બાજુઓ ખરેખર સમાંતર નથી હવે તમે બે સમાંતર રેખાઓ ને ધ્યાનમાં લો અને ત્યારબાદ તમે તેને અનુરૂપ વેનીસિંગ બિંદુ ની ગણતરી કરો અથવા તમે આ રેખા ની ગણતરી કરો તો તમે આ વિષયમાં આ સમાંતર રેખા તમારે આ બે બિંદુઓ ને ધ્યાનમાં લેવા જોઈએ જે આ રેખાને વ્યાખ્યાયિત કરે છે તેથી l1 આ રેખા દ્વારા વ્યાખ્યાયિત થાય છે તેવી જ રીતે તમે l2 ની ગણતરી કરી રહ્યા છો તેનો મતલબ તમે આ બે બિંદુ લો છો તેથી આ બે બિંદુઓ છે અને ત્યાંથી તમે l2 મેળવી શકો છો અને આ પ્રક્રિયા તમે ચાલુ રાખો છો અને તમે આ બે અંત્યબિંદુઓને વ્યાખ્યાયિત કરવા બીજી બે રેખાઓ લો છો તેથી આ વિષયમાં રેખાઓ બે અંત્યબિંદુ l3 અને l4 દ્વારા નક્કી થાય છે ત્યારબાદ જેમ આપણે ગણતરી કરી હતી તેવી રીતે આપણે l1 અને l2 નો ક્રોસ પ્રોડક્ટ લેશું જે તમને વેનિસિંગ લાઈન આપશે અને l1 x l2 નું વેનિસિંગ બિંદુ આપશે તેનો મતલબ તમે l1xl2 10556416 7212864 નું વેનિસિંગ બિંદુ મેળવશો જો મોટા આંકડા આવે તો તેનો મતલબ 64 સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે તો આપણે પછી જોશું તેથી આ વેનિસિંગ બિંદુ અને l3 અને l4 ના વેનિસિંગ બિંદુ દ્વારા તમારી વેનિસિંગ મળે છે તેથી ત્યાં મોટા આંકડાઓ હશે પરંતુ તેના વિશે ચિંતા નથી તેઓ ગણતરી ના લીધે આવે છે પરંતુ અંતમાં જેમ સ્કેલ ફેક્ટર વેનીસિંગ લાઇન સાથે સંકળાયેલો છે જે આના દ્વારા આપવામાં આવે છે તેથી વેનીસિંગ લાઈન જેનો મેં આગળ આવશ્યક ઘટક તરીકે ઉલ્લેખ કર્યો હતો જો અહીં બહાર ના સ્કેલ ફક્ત વેક્ટર તરીકે ગણી શકાય અને પછી હું આ સ્વરૂપ દ્વારા સમાન રૂપે તેને રજૂ કરી શકું તેથી આ સ્કેલ ને 3 ડાયમેન્સન બરાબર 1 સમાન રજૂઆત કરે છે અને તેથી ખરેખર તે લગભગ ખૂબ મોટા અંતરે એક વેનીસિંગ લાઈન હશે જેમ તમે જોઈ શકો છો કે આ આડા ઘટકો 0 છે તેથી સૂત્ર y 10 46 બનશે તેથી આ કારણે આ આડી રેખાઓ લગભગ ત્રાંસી દેખાશે કારણ કે તેઓ લગભગ એક તબક્કે વેનિસિંગ લાઈનની સમાંતર બિંદુ પર મળશે અને ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ આપવામાં આવશે તો તમે l1 l2 l3 ને ઓળખી શકો તેઓ 2 3 ઘટકો છે તેઓ આવા દેખાશે અને તમે અસરો જોઈ શકો છો જો હું આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિકસ ને આ બિંદુઓ પર લાગુ કરું તો તમે ઈમેજ મેળવશો અને ત્યાં તમને બાજુઓ મળશે અને તે સમાંતર દેખાશે તો આની સાથે મને અહીંયા વિરામ આપવા દો તમારા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર